ચાલો હવે હાઇડ્રોલિક પાવર સંબંધિત કેટલાક ઉદાહરણો પર કામ કરીએ અને ચાલો જોઈએ કે કેટલાક સામાન્ય વોટર પમ્પિંગ એપ્લિકેશનો અને ગોઠવણોની હાઇડ્રોલિક શક્તિ શું છે તેથી ચાલો આપણે પ્રથમ એક ઉદાહરણ લઈએ એક ખૂબ જ સામાન્ય ઉદાહરણ દેશના મોટાભાગના ઘરોમાં આને ઘરગથ્થુ ઉદાહરણ તરીકે ગણી શકાય તમારી પાસે એક સમ્પ હશે અને ભૂગર્ભ સમ્પથી તમે પાણી ઉપાડવાનો પ્રયત્ન કરશો ત્યાં એક સક્શન પાઇપ છે અને મને સેન્ટ્રિફ્યુગલ પંપ મૂકવા દો અને મોટાભાગના પમ્પ્સમાં એક જ તબક્કોના સેન્ટ્રિફ્યુગલ પમ્પ હશે ડિલિવરી પાઇપ આડી રીતે થોડેક અંતરની મુસાફરી કરશે અને ત્યારબાદ ફરીથી ઓવર હેડ ટાંકી પહોંચાડવા માટે થાય છે કારણ કે ઓવર હેડ ટેન્ક પંપ અને સમ્પથી થોડેક અંતરે મૂકી શકાય છે તેથી ચાલો આપણે સમ્પમાં થોડું પાણી સૂચવીએ અને સક્શન પાઇપ લગભગ સમ્પ ટાંકીની નીચે જઇએ છીએ અને આ રીતે ટાંકીમાં ઓવરમાં પાણી છોડવામાં આવે છે હવે સક્શન હેડ શું છે સક્શન હેડ ડિલિવરી પાઇપની ટોચ પરથી પંપની અક્ષની મધ્યમાં છે તેથી ચાલો તે ચિહ્નિત કરીએ અને હું તેને hs તરીકે ચિહ્નિત કરીશ આ સક્શન હેડ છે ડિલિવરી હેડ શું છે પંપ અક્ષના કેન્દ્રથી ઉચ્ચતમ બિંદુ સુધી કે પાણી આડી રીતે ઉપર પહોંચે છે તે ડિલિવરી હેડ hd હશે ઠીક છે તે બધુ જ નથી તમે આ પ્રકારની મોટાભાગની એપ્લિકેશનોમાં જોશો બિલ્ડિંગના કોઈ એક ખૂણામાં કદાચ ઓવર હેડ ટાંકી બિલ્ડિંગના બીજા ખૂણામાં હોઈ શકે છે અને પછી થોડા આડા અંતરે છે જ્યાં ખરેખર કોઈ ફીઝીકલ હેડ નથી પાણી ઉપાડતું નથી પરંતુ આડા મુસાફરીને લીધે ઘર્ષણમાં નોંધપાત્ર પ્રમાણમાં નુકસાન થાય છે તો ચાલો તે પણ સૂચવીએ કે આ કુલ આડા અંતર શું છે જે પાણી વહી રહ્યું છે તો ચાલો હું તે ચિહ્નિત કરું છું તેથી આ આસપાસ છે ચાલો આપણે 120 ફુટ કહીએ મોટાભાગનાં ઘરોમાં આરામથી 120 ફૂટની મુસાફરી કરીએ હવે ચાલો આપણે આ ઊંચાઈ કહીએ ઊંચાઇનું આ સક્શન હેડ સમ્પ ટાંકીની આજુબાજુ 6 ફુટ જેટલું ઊંચું છે અને પછી બે માળની નજીક 20 ફુટ ડિલિવરી ડિલિવરી હેડ હશે હવે ચાલો પાઇપના વ્યાસ વિશે વાત કરીએ મોટાભાગનાં ઘરો તાજેતરનાં સમયમાં 1 ઇંચના પાઇપ વ્યાસનો ઉપયોગ કરે છે અને ફરીથી ઘરનાં લોકોની સંખ્યાના આધારે અને મોટાભાગે પીવીસી પાઈપોનો ઉપયોગ થાય છે તેથી યાદ કરો કે પીવીસી પાઈપો માટે સપાટી ખૂબ જ સરળ છે આંતરિક સપાટી છે સપાટી ને અવગણી શકાય છે અને તેથી રફનેસ રેશિયો 0 છે તેથી તે એક ફાયદો છે તો ચાલો આપણે કેટલાક સ્પેક્સ મૂકીએ જેના માટે આપણે હાઇડ્રોલિક પાવરની ગણતરી કરી શકીએ પ્રથમ ક્યૂ ડિસ્ચાર્જ વોલ્યુમ છે મોટાભાગે ડિસ્ચાર્જ વોલ્યુમ ઓવર હેડ ટાંકીનું કદ હશે હવે અમને કહી દો કે તમારી પાસે 1000 લિટરની ટાંકી છે તેથી ચાલો આપણે કહીએ કે અમને 1000 લિટર જોઈએ છે અને આ 1000 લિટર તમને ભરવાનું કેટલું જલ્દી ગમે છે અમારા ઘરોમાં મોટાભાગના લોકો આને 10 મિનિટના સમયગાળામાં ભરવામાં સમર્થ હશે તેથી હું થોડો સમય અહીં મૂકીશ ડિસ્ચાર્જનો સમય Δt 10 મિનિટનો છે તેથી ખરેખર ક્યૂ ડોટ 100 લિટર 1000 લિટર 10 મિનિટ બરાબર કામ કરે છે જે 100 મિનિટ પ્રતિ મિનિટ છે તે ફ્લો રેટનો ડિસ્ચાર્જ રેટ છે હવે જો તમે તેને મી3 સેકંડમાં કન્વર્ટ કરવા માંગો છો તેથી તમારી પાસે 100 લિટર છે 1000 દ્વારા તેને મી3 માં 60 સેકન્ડમાં રૂપાંતરિત કરવા માટે જેથી તમારી પાસે 0 001667 મી3 સે હશે તેથી તમારી પાસે ડીસ્ચાર્જ રેટ મી3 સેમાં છે વ્યાસ કેટલો છે વ્યાસ 1 ઇંચ આપવામાં આવે છે આપણે તેને SI એકમોમાં કન્વર્ટ કરવાની જરૂર છે તેથી 1 ઇંચમાં 25 4 મીમી મીમીથી મીટર 25 4 1000 1000 મીમી 1 મીટર છે તેથી તમે 25 4 1000 ના પરિબળ દ્વારા ગુણાકાર કરીને ઇંચથી મીટરમાં બદલી શકો છો સક્શન હેડ 6 ફૂટ છે ફીટને મીટરમાં રૂપાંતરિત કરીએ તો 6 ફૂટમાં 12 ઇંચ હોય છે દરેક ઇંચ 25 તો આ રીતે તમે તેને મીટરમાં કન્વર્ટ કરો પછી ડિલિવરી હેડ 20 ફુટ 20 × 12 × 25 4 1000 મીટર કારણ કે દરેક ફીટ માં 12 ઇંચ હોય છે ને તે દરેક ઇંચમાં 25 4 મીમી 1000 સમાયેલ છે અને તેથી તે મીટરમાં બદલે છે હવે પાઇપની કુલ લંબાઈ તેથી પાઇપની કુલ લંબાઈ જરૂરી છે કારણ કે ઘર્ષણને કારણે આપણે નુકસાનની ગણતરી કરવાની જરૂર છે તેથી તે પૂરતું નથી તમે ફક્ત સક્શન સક્શન હેડની લંબાઈ અને ડિલિવરી હેડની લંબાઈ લો તમારે પાઇપના બધા આડા ભાગોને પણ લેવા જોઈએ કારણ કે તે ઘર્ષણના લોસમાં ફાળો આપે છે હકીકતમાં તેઓ નોંધપાત્ર ભાગ ફાળો આપે છે કારણ કે 120 ફુટ નાનો નથી તે હેડની તુલનામાં ખૂબ મોટો છે તેથી 120 ફુટ વત્તા 20 ફુટ વત્તા 6 ફૂટ 146 ફુટ એટલે કે પાઇપની લંબાઈ પાણી દ્વારા પસાર થવું પડે છે અને લંબાઈના આ જથ્થામાં ઘર્ષણલોસ થાય છે તેથી તેને એક મીટર 12 × 25 4 માં કન્વર્ટ કરો તેથી આ મીટર હશે અને તમે હવે વિસ્તાર Π 4d2 પણ શોધી શકો છો હવે આગળ ફ્લુઈડ વેગ પાણી અને પાઈપ નો વેગ મીસે માં છે હવે આપણે જાણીએ છીએ કે ડિસ્ચાર્જ રેટ આ મી3 સે છે હવે પાણીનો આ જથ્થો દર સેકંડ પાઇપમાંથી વહી રહ્યો છે તેથી દર સેકન્ડમાં ઘણું મી3 પાઇપમાંથી વહી રહ્યું છે અને તે પાઇપ ક્રોસ સેક્શન એરિયા A ધરાવે છે અને તમે તેને A વડે ભાગતા ફ્લુઈડ નો વેગ મળે છે તેથી Q ડોટ ભાગ્યા A આ મી3 સે છે આ મી2 છે તેથી તમે મી સેમાં મેળવી શકશો તેથી આ બનશે જો હું Q ડોટ વેલ્યુનો ઉપયોગ કરીશ જેની આપણે ગણતરી કરી છે અને A મૂલ્ય અહીં D મૂલ્યની મદદથી ગણવામાં આવે છે તો તમને Q ડોટ ભાગ્યા A માટે 0 001667 મી3 સે મળશે જે Π 4d2 જે મી2 માં છે જ્યારે તમે અહીં d ની કિંમતની ગણતરી કરો છો અને તેને અવેજી કરો છો તો તે 3 3 મી સે સાથે બહાર આવશે આગળ ચાલો રેનોલ્ડ્સ નંબર શોધીએ જે udν દ્વારા આપવામાં આવે છે તેથી 3 3 મી સે ગુણ્યા d જે 0 0254 મીટર ભાગ્યા ν છે જે 1 × 10 6 મી2 સે છે તેથી આ રેનોલ્ડ્સ નંબર અમે આ ν શબ્દનો ઉપયોગ કર્યો છે જે કાઇનેટિક વિસ્કોસીટી છે પાણી માટે કાઇનેટિક વિસ્કોસીટી તાપમાન પર આધારિત છે વિવિધ તાપમાન માટે તમારી પાસે અલગ વિસ્કોસીટી છે તેથી 200 C તાપમાન પાણી માટે તમે સાયન્સ કોષ્ટકોની તપાસ કરી શકો છો તમે જોશો કે તે લગભગ 1 0004 ની આસપાસ છે લગભગ તેને મૂકી દો કે 1 × 10 6 મી2 સે ની આસપાસ અને જ્યારે તમે આ પરિણામો લાગુ કરો અને ગણતરી કરો ત્યારે તમને 83820 મળશે તેથી ત્યાંસી હજાર આઠસો અને વીસ 4000 કરતા ઘણું મોટું છે તેથી પ્રવાહ ટર્બુલન્ટ છે તમારે આ માટે કોલબ્રુક સફેદ સૂત્રનો ઉપયોગ કરવો પડશે અમે તે કસરત પહેલાથી જ કરી લીધી છે અને તેના માટે ફંક્શન ઓક્ટેવમાં તમે તે કાર્યનો ઉપયોગ સહેલાઇથી કરો છો તેથી તે પહેલાં રફનેસ ગુણોત્તરની ગણતરી કરો ε જે પીવીસી માટેના સપાટીના પંપની ઊંચાઈ 0 છે અને તેથી ε d રફનેસ ગુણોત્તર 0 છે અને હવે તમે કોલબ્રુક સૂત્રનો ઉપયોગ કરીને પ્રથમ ઘર્ષણ પરિબળ શોધી શકો છો 8 રેનોલ્ડ્સ નંબર તમારે પ્રદાન કરવો પડશે 83820 અને રફનેસ રેશિયો જે 0 છે તેથી તે માટે જ્યારે તમે કોલબ્રુકના પુનરાવર્તિત અલ્ગોરિધમનો ચલાવો ત્યારે તમે 0 018683 સાથે ઉતરશો હવે તે ઘર્ષણ પરિબળ છે હવે તે ઘર્ષણ પરિબળનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવી પડશે કે ઘર્ષણને કારણે હેડમાં શું નુકસાન થાય છે અને તે માટે અમે ડાર્સી વીઝબાચ સૂત્રનો ઉપયોગ કરીશું f ગુણ્યા L વ્યાસઆંતરિક વ્યાસ u22g તેથી જો તમે મૂલ્યોને બદલો તો તમને 18 05 મી હવે કુલ ડાયનામિક હેડ h શું છે હવે આ 6 છે 6 ફીટ સેક્સન હેડ છે છે આ પરિબળનો ઉપયોગ કરીને મીટરમાં રૂપાંતરિત કરો 12 ગુણ્યા 25 4 1000 વત્તા 20 ફુટ ડિલિવરી હેડ 12 ગુણ્યા 25 4 1000 વત્તા 18 05 મીટર ઘર્ષણ હેડ લોસ છે તેથી જો આપણે આની ગણતરી કરીશું તો તમે જોશો કે તે લગભગ 25 97 મીટરની આસપાસ છે જે લગભગ 26 મીટર છે કુલ ડાયનામિક હેડ લોસ 26 મીટરની તુલના કરો 18 05 મીટર ફક્ત ઘર્ષણના નુકસાન દ્વારા ફાળો આપે છે તેથી ફક્ત ઊંચાઇના તફાવતને આધારે પાવરની ગણતરી કરવા માટે તે પર્યાપ્ત નથી પાઇપમાં પાણીનો આડો પ્રવાહ પણ નોંધપાત્ર દબાણમાં ઘટાડો કરે છે અને તમારે તેનો હિસાબ કરવો પડશે નહીં તો તમારી પંપ પાવર નહીં હોય જરૂરી ઊંચાઇ સુધી જરૂરી સમયે જરૂરી પાણીને પમ્પ કરવા માટે પૂરતું છે તો હાઇડ્રોલિક પાવર શું છે 1000 × 9 81 𝜌g Q ગુણ્યા h તેથી 1000 × 9 81 ગુણ્યા Q ડોટ એ 0 001667 મી3 સે છે બધા SI એકમોમાંh ટોટલ ડાયનામિક હેડ h 26 મીટર છે આપણે હમણાં જ ગણતરી કરી છે તેથી આ બધું 425 W માંથી આવે છે તેથી 425W હાઇડ્રોલિક પાવર તે પાણીને સમ્પથી ઓવર ટાંકી ઉપર પમ્પ કરવા માટે સૌથી ખરાબ કિસ્સામાં જરૂરી છે જે જમીનના સ્તરથી 20 20 ફુટ છે તમારે 425 W જરૂર પડશે તેથી તે મોટાભાગનાં ઘરોમાં 1 hp સિંગલ ફેઝ પમ્પ હશે ચાલો હવે બે ઉદાહરણ પર કામ કરીએ આ ઉદાહરણ બે દેખીતી રીતે બરાબર એક ઉદાહરણની જેમ દેખાય છે તે તે જ સિસ્ટમ છે જેમાં નાના ફેરફાર સિવાય તમામ પરિમાણો સમાન હોય છે તે ફેરફાર શું છે તેનો હું ઉલ્લેખ કરીશ અને તમે ઘણી વસ્તુઓ જોઈ શકો છો જે તમે તેના દ્વારા પ્રાપ્ત કરી શકો છો અમે સૌર ફોટોવોલ્ટેઇક સોલ્યુશન માટે જઈશું તેથી તે સૌર આધારિત સોલ્યુશન છે આપણે સૂર્ય શક્તિનો ઉપયોગ કરવા માંગીએ છીએ અને આ પમ્પ સંચાલિત છે તે મોટર દ્વારા ચલાવવામાં આવે છે અને તે મોટર ખરેખર તે મેઇન્સથી સંચાલિત થતી નથી અગાઉના કિસ્સામાં જેમ કે અમે કહ્યું હતું કે 230 કદાચ એક જ તબક્કો મોટર આ પંપ ચલાવશે ચાલો કે મોટર જે આ પમ્પ ચલાવી રહી છે તે ડીસી મોટર હોઈએ અને ચાલો આપણે સીધા પીવી મોડ્યુલો સાથે જોડીએ ત્યાં બેટરી પણ નથી તમે જોશો કે સોલ્યુશન ઘણા વધારે ફાયદાઓ છે કારણ કે તેને બેટરીમાં રાસાયણિક ઊર્જા તરીકે સંગ્રહિત કરવાને બદલે અમે તેને લિફ્ટ સંભવિત પમ્પ હાઈડ્રો પર પાણી તરીકે સંગ્રહિત કરી શકીએ છીએ તેથી એક વિશિષ્ટ ઘરગથ્થુનો વિચાર કરો ચાલો એક દિવસમાં 1000 લિટર કહીએ તેથી જો આપણે કહીએ કે ઘરેલુને એક દિવસમાં 1000 લિટરની જરૂર પડે છે 1000 લિટરની ટાંકી મૂકવાને બદલે તમે 2000 લિટરની ટાંકી મૂકી દો તો ચાલો આપણે કહીએ કે આ ટાંકી 200 લિટરની ક્ષમતા ધરાવે છે હવે આ ટાંકીને સંપૂર્ણ 2000 લિટર માટે ભરો તેથી એક દિવસમાં 1000 લિટર ઘરના લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે દિવસના અંત સુધીમાં 1000 લિટર ફરીથી ટાંકીમાં મૂકવું જોઈએ તેથી તે તર્ક છે જેનો આપણે ઉપયોગ કરીશું તેથી ઉદાહરણમાં એક કિસ્સામાં 10 મિનિટની જગ્યાએ ∆t અમે તેને તે સ્થાન પરના ઇસોલેસન થી લિંક કરીશું તેથી આપણે જાણીએ છીએ કે કેવી રીતે સ્થાન પર ઇન્સોલેશન શોધવું તેથી જો હું સમય વિરુદ્ધ ઇનસોલેશન પ્લોટ દોરું છું તો તે કંઈક આ જેવું લાગે છે અને આ પીક બપોરના સમયે આવી રહ્યું છે અને વળાંક હેઠળનો વિસ્તાર kWhm2day છે ઇનસોલેશન kWm2માં છે હવે આ Hat ઇસોલેસન બરાબર છે વાતાવરણીય અસરોવાળા સ્થળે ઊર્જા હું એકવાર તે મૂલ્ય પ્રાપ્ત કરીશ એકવાર મેળવ્યા પછી સમય અને ઇસોલેસન કરવ દોરો હું 1 1kWm2 ના પ્રમાણભૂત ઉછાળાને ચિહ્નિત કરીશ તેથી તે જ ક્ષેત્ર હું અહીં લંબચોરસ ઘટક દ્વારા પ્રાપ્ત કરીશ જેની લઘુત્તમ પહોળાઈ Hat છે હવે આ વિસ્તાર Hat જે તે પહોળાઈ માટે સમાન હતો તે જ કલાકોની સમાન સંખ્યા હું તે પહોળાઈ રાખીશ ઊંચાઈ હું 1kWm2 ના પ્રમાણભૂત ઇન્સોલેશનમાં રાખીશ અને હું તે જ ઊર્જા પ્રાપ્ત કરીશ અને તે છે જે kWh છે ઊર્જાની બાબતમાં હવે આ બંને સમાન છે તેથી મારે જોઈએ હું આ વિશિષ્ટ ખ્યાલનો ઉપયોગ કરીશ તેથી ચાલો 10 મિનિટ થવાને બદલે ∆t હું તેને આ સમય અંતરાલની સમકક્ષ બનાવીશ તેથી જે સંખ્યાત્મક રીતે Hat લઘુત્તમ કલાકો છે તેથી ચાલો બેંગ્લોર માટે કહીએ જો Hat લઘુત્તમ આશરે 4 58 kWhm2day હોય તો આપણે જાણીએ છીએ કે કેવી રીતે શોધવું તમે અઠવાડિયા 3 અને 4 ના મુદ્દા પર પાછા નજર કરી શકો છો તેથી હું∆t ને એવા મૂલ્ય પર સેટ કરીશ જે સંખ્યાત્મક રીતે 4 58 કલાકથી ઓછા છે તેથી ચાલો આપણે કહીએ કે હું તેને લગભગ 4 કલાક પર સેટ કરીશ તમે તેને હજી ઓછા કલાકોમાં પણ સેટ કરી શકો છો પરંતુ ચાલો હું આ ઉદાહરણ લગભગ 4 કલાક લઉં તેથી હું જાણું છું કે 4 કલાકના સમયમાં 1000 લિટર પ્રદાન કરવા માટે પૂરતી ઊર્જા હોય છે તેને તેમાંથી પંપ કરો તેથી મારે તે મુજબ મારા અન્ય સેન્ટ્રિફ્યુગલ પંપ અને મોટરના ઘટકોને રેટ કરવા પડશે તેથી ચાલો જોઈએ કે હાઇડ્રોલિક ઊર્જા હાઇડ્રોલિક પાવરની કેટલી માત્રા જરૂરી છે તો ચાલો આપણે ક્યૂ ડોટ કહીએ જે Q ∆t છે હવે Q ∆t એ 100 લિટર ભાગ્યા 4 કલાક છે જે 0 0694 લિટર પ્રતિ સેકન્ડ અને જે 0 07 ગુણ્યા 10 3 મી3 સેકંડ છે હવે ફ્લોર રેટનો ડિસ્ચાર્જ રેટ એકદમ નીચે આવી ગયો છે તો હવે અન્ય તમામ પરિમાણો સમાન હોવા છતાં હું તમને ગણતરીના સમાન ક્રમમાંથી પસાર થવાની અપેક્ષા કરીશ હવે હું ફક્ત તફાવત દર્શાવું છું હવે તમે જોશો કે અહીં hf ની ગણતરી ડાર્સી વેઇસબેક સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવી છે f Ld×μ22g મીટરમાં છે f એ ઘર્ષણ પરિબળ છે તમારે રેનોલ્ડ્સ નંબર રફનેસ રેશિયો શોધવાના સમાન ક્રમમાંથી પસાર થવું પડશે આ કિસ્સામાં રફનેસ ગુણોત્તર 0 છે અને યોગ્ય રીતે f કોલબ્રુક સમીકરણનો ઉપયોગ કરીને શોધો L અને d સમાન મૂલ્યો તરીકે ઓળખાય છે તમે ફ્લુઈડ વેલોસિટી બદલેલ છે કારણ કે ક્યૂ ડોટ નોંધપાત્ર રીતે નીચું છે નીચું થઈ ગયું છે u એ Q ગુણ્યા A છે A બદલાયો નથી અને તેથી તમે પ્રમાણમાં ઘટાડો કરી શકશો μ2 હજી પણ ઓછું હશે અને પછી આ તમને 0 07 મીટર આપે છે ઘર્ષણને કારણે હેડ લોસ 0 07 મીટર છે જે તમે અગાઉના કિસ્સામાં જોવેલા 18 મીટરની તુલનામાં ખૂબ જ નાનો છે અને કુલ ડાયનામિક હેડ આશરે 8 મીટરની આસપાસ છે આની તુલના કરો પહેલાના કિસ્સામાં ઘર્ષણલોસ ના કારણે ડાયનામિક હેડ hf છે અહીં ઘર્ષણલોસ કાઉન્ટડાઉન ખૂબ જ નોંધપાત્ર રીતે ફાળો આપી રહી છે હકીકતમાં ઉપેક્ષિત છે લગભગ સંપૂર્ણ હેડની માત્રા સેક્સન અને ડિલિવરી હેડને કારણે છે હવે હાઇડ્રોલિક પાવરની જરૂર શું છે 821×Q dot×h ઓ જો તમે આ મૂલ્યોને પ્લગ કરો છો h અહીં 8 મીટર છે Q ડોટ અહીં તમે જોશો કે પાવર આવશ્યકતા ફક્ત 5 45 વોટ છે હવે આ ઓછું છે ઉદાહરણ સાથે આની તુલના કરો જ્યાં અમે 425 વોટની ગણતરી કરી હતી બધા જ પરિમાણો સમાન છે હવે માત્ર વસ્તુ એ છે કે આપણે Q ડોટમાં ફેરફાર કર્યો છે ડીસ્ચાર્જ રેટ ઘટ્યો છે અને પછી અમે ડિસ્ચાર્જ સમયને અલગતા સાથે જોડ્યો છે તેથી મૂળભૂત રીતે ઓવર હેડ ટાંકીમાં પ્રવાહનો સ્રાવ ફક્ત 10 મિનિટને બદલે આખો દિવસ ફેલાયો છે અને તેથી જ તમારી પાસે તમે ખૂબ જ ઓછી હાઇડ્રોલિક પાવર આવશ્યકતા જોશો કારણ કે પ્રવાહ ફેલાયો છે બહાર સ્રાવ ફક્ત 10 મિનિટને બદલે દિવસભર ફેલાવવામાં આવે છે અને આ તે ફાયદો છે કે જો તમે તેને સૌર અલગથી જોડશો તો તમે મેળવી શકો છો ચાલો હવે આપણે એક વધુ ઉદાહરણ ધ્યાનમાં લઈએ આ સમયે આપણે બોરવેલનો દાખલો લઈશું ચાલો આપણે કહી શકીએ કે આ જમીનની સપાટી છે અને તે જમીનની અંદર અને જમીનની અંદર ઠંડા છે ત્યાં પાણીની ઉપલબ્ધતા છે આની જેમ ઊંડી પાઈપ છે અને જમીન માં ઊંડાણ થી પાણી ખેંચવાનો પ્રયાસ કરો ચાલો અહીં સબમર્સિબલ પંપ તરીકે એક પંપ મૂકીએ તેથી આ સબમર્સિબલ પંપ મોટર અને પંપ કોમ્બિનેશન હશે અને પાઇપ દ્વારા તમે પાણી કાઢશો તેથી આ ખરેખર ડિલિવરી પાઇપ છે ત્યાં કોઈ સક્શન પાઇપ નથી કારણ કે પંપ પાણીમાં ડૂબી ગયો છે અને અહીં પાણી સ્ટોરેજ સમ્પમાં નાખવામાં આવે છે તેથી તે અહીં પહોંચાડવામાં આવે છે આ ગ્રાઉન્ડ લેવલ પર છે તેથી ત્યાં જમીનના સ્તર પર પાણીનો થોડો આડુ મૂવમેન્ટ છે અને તે પછી અહીં આ સમ્પમાં પંપમાં પહોંચાડે છે તો આ એક ખૂબ જ લાક્ષણિક બોરવેલ સિસ્ટમ છે અને ચાલો આપણે કેટલીક વિશિષ્ટ ઊંડાણો લઈએ લગભગ 600 ફુટ છે તેથી 600 ફૂટ ઊંડાઈ બોરવેલ ખૂબ સામાન્ય છે તેથી આ સંપૂર્ણ ઊંડાઈને ડિલિવરી હેડ કહેવામાં આવે છે ત્યાં કોઈ સક્શન હેડ નથી પછી પાણી આ આડા અંતરને પાઇપમાં મુસાફરી કરવા માટે આવે છે જ્યાં આ સમ્પ સ્થિત છે અને મને આશરે 200 ફુટ અંતરની આડી મુસાફરીનું લાક્ષણિક ઉદાહરણ લેવા દો ચાલો પાઇપના વ્યાસ પર વિચાર કરીએ આજકાલ લોકો પીવીસી પાઈપોનો ઉપયોગ કરે છે પરંતુ સ્ટીલ પાઇપ પણ ઉપયોગમાં છે ચાલો હું સ્ટીલની પાઇપ ધ્યાનમાં લઈશ જેથી અમારી ગણતરી માટે રફનેસનો થોડો ગુણોત્તર હશે તેથી પાઇપનો વ્યાસ 4 ઇંચ છે તમારી પાસે 6 ઇંચ વ્યાસ પણ છે અને પાણીના વિસર્જનના આધારે જે તમને વિસર્જન કરવાની જરૂર છે તે પાઇપની વ્યાસ પસંદ કરશે તો આ બોરવેલ ઉદાહરણ છે બોરવેલ સિસ્ટમ છે જેને આપણે જોવાનો પ્રયત્ન કરીશું એક અગત્યની બાબત એ છે કે પમ્પ ત્યાં કોઈ સક્શન હેડ નથી hs 0 હવે Q સામાન્ય રીતે બોરવેલમાંથી સ્રાવ અડધા મિનિટમાં અડધા સેકન્ડમાં 100 લિટરનો ક્રમ છે તેથી જેનો અર્થ 30 સેકંડ છે તેથી આ ડીસ્ચાર્જનો ક્રમ છે જે લાક્ષણિક બોરવેલમાંથી બહાર આવશે પરંતુ આ એક કડક મૂલ્ય નથી તે જે પાણી ઉપલબ્ધ છે તેના પર પમ્પ જે ઊંડાઈમાં મૂકવામાં આવ્યા છે તેના પર નિર્ભર છે તેથી આ માત્ર એક પ્રતિનિધિ મૂલ્ય છે 100 લિટર અને મિનિટનો અડધો ભાગ કેટલીકવાર તમારી પાસે બોર વેલ વધુ આપવામાં આવે છે અને કેટલાક ઓછા આપશે તેથી આ વ્યાસ 4 ઇંચ ઉકળે છે 4 x 25 4 1000 માં રૂપાંતરિત થાય છે Q ડોટ ડિસ્ચાર્જ રેટ અથવા ફ્લો રેટ 30 સેકંડ માં 100 લિટર છે જે તમને 3 3 લિટર સેકંડ આપશે જે 3 3 × 10 3 મી સેકંડ છે hs 0 છે hd 600 ફુટ છે જેને આ રૂપાંતર પરિબળ 12 × 25 4 1000 દ્વારા મીટરમાં ફેરવી શકાય છે તેથી આ 182 88 મીટર સુધી કાર્ય કરે છે તેથી હવે ફ્લુઇડ વેલોસિટી અથવા પાઇપમાં પાણીનો વેગ Q ડોટ A છે તેથી આ 3 33 ગુણ્યા10 3 મીટર ઘન પ્રતિ સેકંડ π 4d2 છે તેથી આ 0 41 મીટર પ્રતિ સેકન્ડની આસપાસ છે તો આ આમાંથી હવે આપણે રેનોલ્ડ્સ નંબરની ગણતરી કરી શકીએ તેથી આપણે તે જ પ્રક્રિયાને અનુસરીએ તો ચાલો ગણતરી કરીએ ud υ υ કાઇનેટિક વિસ્કોસીટી છે 0 41 મીટર પ્રતિ સેકન્ડ 0 1016 મીટર અને 1 ગુણ્યા 10 6 મીટર ચોરસ પ્રતિ સેકન્ડ જે 41656 ની બરાબર છે અને તે રેનોલ્ડ્સ નંબર છે જે છે 4000 કરતા વધારે તેથી પ્રવાહ તોફાની છે અને તમારે કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે ε અથવા સ્ટીલ માટે સપાટીના બમ્પની ઊંચાઈ તે 0 1 મીમી છે તેથી રફનેસ રેશિયો εd 0 1 મીમી ભાગ્યા 01016 મીટર છે તેને 1000 દ્વારા ગુણાકાર કરીને મીટરમાં ફેરવવું તમને રફનેસ રેશિયો તરીકે 0 હવે અમે બનાવેલ કોલબ્રુક ફંકશનનો ઉપયોગ કરીને ફિક્શન ફેક્ટર બનાવીશું અમે રેનોલ્ડ્સ નંબર અને રફનેસ રેશિયો આપીશું અને પછી તમે ફિક્શન ફેક્ટરને 0 024654 મેળવશો અને ફિક્સન લોસને કારણે f u22g 0 51 મીટર છે ટોટલ ડાયનામિક હેડ hshdhf 0 182 88 0 51 183 4 મીટર છે હવે તમે હાઇડ્રોલિક પાવર 1000 g h ની ગણતરી કરી શકો છો જે 5991 2 છે આશરે 6000 વોટ છે તેથી આ હાઇડ્રોલિક કાર્ય કરવા માટે આશરે 6000 વોટ પાવર હાઇડ્રોલિક પાવરની જરૂર છે તેથી સંભવત તમારે તમારા મોટર પમ્પ સંયોજનને કદાચ ઉપલબ્ધતાના આધારે લગભગ 7 5 કિલોવોટ અથવા 10 કિલોવોટ છે તેથી કદાચ 10 hp મોટર પમ્પ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે